ઠીક છે તો ચાલો હવે કોડનો રીસીવર ભાગ જોઈએ આપણે જોઈએ છીએ કે રીસીવર ભાગ કેન્દ્રની સમાન છે આપણી પાસે હજી પણ આ મેમરી એક્સેસ છે જે થઈ છે પરંતુ અહીં મોટો તફાવત એ છે કે મેમરી એક્સેસનો બ્લોક ખરેખર timed છે તેથી ટાઈમિંગ ફંક્શન rdtsc દ્વારા કરવામાં આવે છે આ rdtsc ફંક્શન ખરેખર આ સૂચનોને અમલમાં મૂકતા પહેલા જેને ટાઇમ સ્ટેમ્પ તરીકે ઓળખાય છે તે આપે છે અને આપણે આ સૂચના અમલના અંતે પણ ટાઇમસ્ટેમ્પને માપીએ છીએ તેથી અંત પ્રારંભ તમને આ સૂચનાઓને અમલમાં મૂકવા માટેનો સમય આપશે અહીં પ્રાપ્ત થયેલ rdtsc ફંક્શનમાં rdtsc તરીકે ઓળખાતી સૂચનાનો ઉપયોગ કરવામાં આવે છે જે બધા ઇન્ટેલ પ્લેટફોર્મ અથવા ઇન્ટેલ પ્રોસેસરો દ્વારા સપોર્ટેડ છે આ સૂચના આવશ્યકપણે ટાઇમસ્ટેમ્પ કાઉન્ટર વાંચે છે બધી ઇન્ટેલ મશીનો કાઉન્ટર જાળવે છે તે એક 128 બીટ કાઉન્ટર છે જે રીસેટ સમયે 0 થી પ્રારંભ થાય છે અને દરેક ઘડિયાળની પલ્સ પર લાગુ કરે છે પછી rdtsc સૂચના તે ચોક્કસ ઘટનામાં ટાઇમસ્ટેમ્પ કાઉન્ટર વાંચે છે તેથી આપણી પાસે આ rdtsc ફંક્શનની 2 આવૃત્તિઓ છે એક 32 બીટ માટે છે અને બીજું 64 બીટ માટે છે અને જો તમે ખરેખર તમારા પોતાના મશીન પર આ ચોક્કસ convert ચેનલને નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમે આ ૨ કાર્યોમાંથી એકને યોગ્ય રીતે સક્ષમ કરી શકો છો હવે પછીની વસ્તુ જે આપણે ખરેખર જોઈએ છીએ તે કંઈક થ્રેશોલ્ડ તરીકે ઓળખાય છે તેથી અંત પ્રારંભ તમને આ 8 સૂચનાઓને અમલમાં મૂકવા માટે જરૂરી સમય આપે છે અને આપણે જોઇશું કે સૂચનોના આ સેટ માટે રેકોર્ડ કરેલો સમય ખૂબ ઘોંઘાટીભર્યો હોઈ શકે અવાજ કેટલાક અન્ય પાસાઓને કારણે આવી શકે છે જે પ્રોસેસરમાં ચાલી રહ્યાં છે ઉદાહરણ તરીકે એક પૃષ્ઠ ખામી વિક્ષેપો અને તેથી વધુ અને આને ફિલ્ટર કરવાની જરૂર છે તેથી થ્રેશોલ્ડ મૂલ્ય દીઠ પ્રોસેસર ધોરણે અથવા સિસ્ટમને આધારે પસંદ કરવું જોઈએ અને તે ખૂબ સચોટ હોવાની જરૂર નથી આ કોડમાં આપણે થ્રેશોલ્ડ ને 1750 ની વેલ્યુ સાથે વ્યાખ્યાયિત કર્યા છે તેથી આ મૂલ્ય વિક્ષેપો અને સંદર્ભ પાસાઓ જેવા અન્ય પાસાઓને કારણે મોટાભાગના અવાજને ફિલ્ટર કરવા માટે પૂરતું હોવું જોઈએ પરંતુ હજી સુધી પરવાનગી આપવા માટે અથવા કૅશ હિટ્સ અને કૅશ મિસિસ વચ્ચે નો તફાવત રજુ કરવા મોટા પ્રમાણમાં સમક્ષ છે આ કોઈપણ સમય માટે કે જે થ્રેશોલ્ડ કરતા ઓછું હોય છે આપણે આવર્તન વિતરણ કોષ્ટક ને જાળવીએ છીએ અને ચોક્કસ સમય કેટલી વાર જોવામાં આવે છે તે ઓળખીએ છીએ આ ચોક્કસ પુનરાવૃત્તિના અંતે તે સમયગાળો છે અને યાદ કરો કે સમયગાળો 2 24 પર સેટ થયેલ છે Cache હિટ અથવા cache મિસ અવલોકન થાય છે કે કેમ તે ઓળખવા માટે આપણે આ આવર્તન વિતરણ કોષ્ટકો નો ઉપયોગ કરીએ છીએ હવે કૅશ મિસ સૂચિત કરશે કે પ્રેષકે ખરેખર તે ચોક્કસ પોર્ટ દ્વારા કંઈક મોકલ્યું છે તેથી તેનો અર્થ એ થશે કે પ્રેષકે ખરેખર તે સુસંગત સેટમાં કંઈક લોડ કર્યું છે અને તેથી તે સેટમાંથી રીસીવર ડેટા કાઢી નાખ્યો છે અને તેથી જ્યારે રીસીવર ખરેખર તે સેટ દ્વારા એક્સેસ કરે છે ત્યારે તે કૅશ મિસ માં પરિણમે છે અને મેમરી એક્સેસની આવશ્યકતા રહેશે મેમરી એક્સેસને પૂર્ણ કરવા માટે L2 LLC અથવા ડીરેમ જેવા નીચલા સ્તરના કૅશ પર જાઓ તેથી આ સામાન્ય રીતે લાંબો સમય લેશે જેનો આપણે સમય કાઢ્યો એમ નથી હોતો છે અને આ સમય ખરેખર આવર્તન વિતરણમાં દેખાશે તેથી આ રીતે વિવિધ સેટ 10 20 30 અને 40 માટે વિવિધ આવર્તન વિતરણનું અવલોકન કરીને પ્રાપ્તકર્તા મોકલનાર દ્વારા જે પણ સંક્રમિત કરવામાં આવ્યું છે તે ડિસિફર કરવામાં સમર્થ હશે તેથી તે પછી 0 અને 1 સે ઓળખવામાં સમર્થ હશે તે ઓળખવા માટે સમર્થ હશે કે શું તે ઓડ બીટ હતું અથવા તે ઇવન બીટ હતું કે પ્રેષક ખરેખર પ્રસારિત કરે છે તેથી આ રીતે આપણે જે જોયું છે તે બે સ્વતંત્ર પ્રક્રિયાઓ છે પ્રેષક અને પ્રાપ્તકર્તા આ કન્વર્ટ ચેનલ દ્વારા એકબીજા સાથે વાતચીત કરવામાં સક્ષમ છે આ ખૂબ પરોક્ષ ચેનલ છે અને આ રેખાંકિત પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત થયેલ તમામ સુરક્ષાને તોડવા માટે સક્ષમ છે આવી કન્વર્ટ ચેનલો ફક્ત કૅશ માં જ પ્રતિબંધિત ન હોઈ શકે પરંતુ અન્ય પાસાઓ અથવા અન્ય પ્રોસેસર અને સિસ્ટમ સ્તરની સુવિધાઓ જેમ કે ફાઇલ સિસ્ટમ પૃષ્ઠ ખામી અને કીસ્ટ્રોક્સ જેવી અન્ય વસ્તુઓ પણ કન્વર્ટ ચેનલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે